આ વ્યાખ્યાનમાં આપણે તરંગી જોડાણો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ છેલ્લા કેટલાક વ્યાખ્યાનોમાં આપણે વિવિધ પ્રકારના જોડાણો વિશે ચર્ચા કરી છે પરંતુ મુખ્યત્વે તે કેન્દ્રિત છે હવે તરંગી જોડાણોના કિસ્સામાં cg જોડાણ અને cg લોડ જુદી જુદી સ્થિતિમાં હશે તેથી જો તે એકરૂપ ન થાય તો વિષમતા વિકસે છે અને તરંગીતાને કારણે વધારાની મોમેન્ટ ચિત્રમાં આવશે અને મોમેન્ટને કારણે વધારાનો તણાવ વિકસિત થશે તેથી આપણે ડાયરેક્ટ લોડ તેમજ તરંગીતાને ધ્યાનમાં રાખીને સંયુક્ત ડિઝાઇન કરવી પડશે તરંગી જોઈન્ટ ના કિસ્સામાં આપણી પાસે જુદા જુદા પ્રકારના જોઈન્ટસ હોય છે જેમ કે જ્યારે લોડ જોઈન્ટના પ્લેનમાં પડેલો હોય ત્યારે તે ફરીથી એક પ્રકારની વિષમતા હશે જેને વેલ્ડ કનેક્શન તેમજ બોલ્ટ કનેક્શન દ્વારા ડિઝાઇન કરી શકાય છે અને તે જ રીતે જ્યારે લોડ જોઈન્ટના સમતલને લંબરૂપ હોય તો ચિત્રમાં અન્ય પ્રકારનો તરંગીતા આવે એટલે અન્ય પ્રકારની લોડ પ્રતિક્રિયા આવશે અને તે પણ બોલ્ટ જોઈન્ટ અને વેલ્ડ જોઈન્ટનો ઉપયોગ કરીને ડિઝાઇન કરી શકાય તેથી મૂળભૂત રીતે ચાર પ્રકારના જોઈન્ટસ ડિઝાઇન માટે ધ્યાનમાં લેવામાં આવશે હવે હું આજે મુખ્યત્વે બોલ્ટેડ પ્રકારના કનેક્શન પર ચર્ચા કરીશ જ્યાં જોઇન્ટના પ્લેનમાં લોડ પડેલો છે બોલ્ટેડ જોઈન્ટના પ્લેનમાં પડેલા લોડનું આ એક લાક્ષણિક ઉદાહરણ છે તો બોલ્ટેડ જોઈન્ટનું cg આ છે અને લોડ અહીં કામ કરે છે અહીં લોડ P છે અને તરંગીતા e હાજર છે વધારાની મોમેન્ટ ચિત્રમાં આવશે જે P ગુણ્યા e છે બોલ્ટ જોઇન્ટ cg અહીં છે તેથી આપણે દરેક બોલ્ટ પર બોલ્ટમાં આવતા લોડની ગણતરી કરવી પડશે કે કેટલા લોડ આવી રહ્યા છે પછી આપણે શોધવાની છે બોલ્ટ મજબૂતાઈ અને આપણે જોવું પડશે કે આ સલામત છે કે નહીં જો આપણે આ આકૃતિ દોરીએ તો આપણે જોઈશું કે કૉલમ કેટલાક તરંગી લોડને વહન કરી રહી છે જે બીમ અથવા ગસેટ પ્લેટમાંથી આવી રહી છે તેથી આ કૉલમ બોલ્ટ જોઈન્ટની તરંગીતા છે લોડ અહીં કાર્ય કરે છે હવે P એ લોડ છે તેથી તરંગીતા e હશે તેથી તરંગીતાને લીધે વધારાની મોમેન્ટ P ગુણ્યા e હશે હવે દરેક જોઈન્ટનું શું થશે તે જોઈશું દરેક જોઈન્ટમાં એક લોડ હશે જે આ દિશામાં કાર્ય કરશે એટલે કે જો જોઈન્ટની સંખ્યા n હોય પછી દરેક જોઈન્ટમાં લોડ હું P ભાગ્યા n લખી શકું એમ ધારીને કે લોડ દરેક જોઈન્ટમાં સમાન રીતે વિતરિત થાય છે તેથી જો આપણે ધ્યાનમાં લઈએ કે દરેક બોલ્ટ સમાન લોડ લઈ રહ્યો છે અને દરેક બોલ્ટ સમાન લોડ વહેંચે છે તો દરેક બોલ્ટ પરનો લોડ F બરાબર P ભાગ્યા n હશે આ તે લોડ છે જે ડાયરેક્ટ લોડને કારણે આવી રહ્યો છે હવે મોમેન્ટને કારણે બીજો લોડ આવશે વિકાસશીલ મોમેન્ટ તેથી આ મોમેન્ટને કારણે તેથી આ સીધો લોડ છે અને બીજો લોડ અથવા તણાવ આ દિશામાં આવશે એટલે કે આ ધરી ને લંબ છે તો આ રેડિયલ અંતર r છે આપણે કહી શકીએ કે આ રેડિયલ અંતર છે તેથી આ બોલ્ટ માટે બે પ્રકારના બળ કામ કરશે એક ડાયરેક્ટ લોડને કારણે Fa કહેવાય છે અને બીજાને મોમેન્ટ અને એક્સિયલ અથવા ડાયરેક્ટ લોડને કારણે Fm કહેવાય છે આપણે આ લોડનું પરિણામ શું છે તે શોધવાનું છે અને આ પરિણામી લોડ બોલ્ટ પર કામ કરતો લોડ હશે તેવી જ રીતે આ કેસ માટે જોઈશું કે Fa આ હશે અને Fm પણ આ દિશામાં હશે કારણ કે તે રેડિયલ અંતર પર 90 ડિગ્રી કાર્ય કરે છે તેથી અહીં તે Fa વત્તા Fm હશે તે સીધું ઉમેરાશે પરંતુ આ કિસ્સામાં તે Fa વેક્ટર વત્તા Fm વેક્ટર એટલે કે આપણે તેનું પરિણામ શોધવાનું છે તેવી જ રીતે આ કેસ માટે આપણે જોઈશું કે Fm આ રીતે કાર્ય કરશે અને Fa આ રીતે કાર્ય કરશે તેથી આપણે પરિણામ શોધવાનું છે અને આપણે દરેક બોલ્ટ માટે વિશ્લેષણ કરવાનું છે અને આપણે જોવું પડશે કે કયુ સૌથી નિર્ણાયક છે અહીં તમે જુઓ જો આપણે પરિણામ લઈશું તો આપણે જોશું કે તે ઘણું ઓછું હશે તે ઓછું હશે પરિણામ ઓછું હશે આ કિસ્સામાં આ દિશામાં Fa આ હશે અને Fm આ હશે તેથી પરિણામી Fa માઈનસ Fm હશે તે જ રીતે આ કેસ માટે આપણે આ દિશામાં Fm અને Fa આ દિશામાં શોધી શકીએ છીએ તેથી પરિણામ Fr આ દિશામાં હશે તેથી દરેક બોલ્ટ માટે એક્સટ્રેક્ટેડ બળ અલગ હશે આપણે દરેક બોલ્ટ પર આવતા બળની ગણતરી કરવી પડશે અને આપણે જોવું પડશે કે કયો એક જટિલ છે તેથી કેસ ટુ કેસ આપણે ધ્યાનમાં લેવો પડશે અને આપણે જટિલ શોધવાનું છે તેથી જો આપણે બોલ્ટેડ જોઈન્ટના પ્લેનમાં પડેલા લોડથી શરૂઆત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ M બરાબર P વત્તા આ એક છે આ ડાયરેક્ટ લોડ છે તેથી આપણે બે ભાગમાં વિભાજિત કરી રહ્યા છીએ એક તરંગીતાને કારણે મોમેન્ટ છે બીજો સીધો સેન્ટ્રોઇડ લોડ છે તેથી આ બંને ઉમેરવામાં આવશે અને આપણે સમકક્ષ લોડ શોધવાનો છે તો આ મેં ચર્ચા કરી છે કે જો આપણે પ્રત્યક્ષ બળ શોધી શકીએ કે જે Fa હશે અને આ Fa એ P ભાગ્યા n હશે જો P લોડ હોય તો P ભાગ્યા n એ Fa હશે અને એ જ રીતે આપણે મોમેન્ટ શોધી શકીએ છીએ એ P ગુણ્યા e હશે જ્યાં P એ અક્ષીય લોડ છે અને e એ તરંગી છે તેથી જો આપણે આ પ્રત્યક્ષ બળ અને મોમેન્ટ ઉમેરીશું તો આપણે આનું સંયોજન શોધી શકીએ છીએ મેં ત્યાં જે કંઈ પણ દોર્યું છે તે ફરીથી મેં અહીં બતાવ્યું છે કે જો Fm આ છે અને Fa આ છે તો તેનું પરિણામ આ દિશામાં હશે તે આપણે શોધી શકીએ છીએ એ જ રીતે અહીં પરિણામ એ સરવાળો છે અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ફરીથી ઉમેરવામાં આવશે તેથી આ ચોક્કસ કિસ્સામાં આ છ બોલ્ટમાંથી એક્સ્ટ્રીમ કેસ આ એક અથવા આ એક આવશે કારણ કે આ બોલ્ટ અને આ બોલ્ટ સમાન તીવ્રતાછે કારણ કે થીટા અહીં સમાન હશે તેથી પરિણામી બળ સમાન હશે કારણ કે અહીંથી આ બોલ્ટ અને આ બોલ્ટનું રેડિયલ અંતર સમાન છે તેથી જ આ કેસ અને આ કેસ માટે પરિણામી બળ સમાન બનશે જો કે આ કિસ્સામાં તે સરળ રીતે ઉમેરાશે પરંતુ આ કિસ્સામાં આપણે જોઈશું કે તે ઘટશે આ Fr મૂલ્ય ઓછું થશે અને અહીં તે Fa માઈનસ Fm હશે તેથી તે આના કરતા ઘણું ઓછું હશે અને તે જ રીતે આ આના સમાન હશે તો તે પણ ઓછું હશે તેથી આપણે શું જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત બે બોલ્ટ્સ તપાસવાના છે એટલે કે જો આપણે ફક્ત આ બે બોલ્ટને તપાસી શકીએ તો આપણે એ સમજવામાં સમર્થ થશુ કે કયો બોલ્ટ છે એટલે નિર્ણાયક બોલ્ટ કયો છે કારણ કે આ બોલ્ટ અને આ બોલ્ટ સમાન છે તેથી આપણે એક અર્થને તપાસવાની જરૂર નથી જો આપણે એક્સ્ટ્રીમને તપાસીએ જે પર્યાપ્ત છે અને આપણે આને તપાસવું પડશે પછી આપણે નિર્ણાયક શોધવાનું છે તેથી આમાંથી આપણે મોમેન્ટના કારણે શીયર શોધી શકીએ છીએ જે Fm r સાથે બદલાતી હશે કારણ કે આ કિસ્સામાં જો આપણે જોશું કે જો અંતર વધુ હશે તો મોમેન્ટ વધુ હશે તેથી તે તેના અંતર સાથે બદલાય છે તેથી Fm વધુ હશે કારણ કે તેનું અંતર વધુ છે પરંતુ Fm આ બોલ્ટમાં આ દિશામાં ઓછું હશે તેથી તે અંતર સાથે બદલાય છે તેથી આપણે Fm એ r સાથે બદલાય છે તરીકે લખી શકીએ જ્યાં r એ cg બોલ્ટથી બોલ્ટનું રેડિયલ અંતર છે જેથી Fm આપણે k ગુણ્યાં r લખી શકીએ જ્યાં k એ પ્રોપોઝિશનલ કોન્સ્ટન્ટ k છે આપણે પ્રપોશનાલિટી કોન્સ્ટન્ટ તરીકે લખી શકીએ તેથી દરેક બોલ્ટમાં Fm એ k ગુણ્યાં r આવે છે જ્યાં r એ બોલ્ટથી બોલ્ટ જૂથના cg અંતર સુધીનું રેડિયલ અંતર છે તેથી તે ચોક્કસ બોલ્ટ પર જે મોમેન્ટ હું લખી શકું છું તે મોમેન્ટ Fm ગુણ્યાં r હશે તેથી Fm ગુણ્યાં r એટલે kr ગુણ્યાં r એટલે કે k r નો વર્ગ તેથી કુલ મોમેન્ટ તે વ્યક્તિગત મોમેન્ટ છે તેથી કુલ મોમેન્ટ કહો કે Mt હું કુલ મોમેન્ટ લખી શકું છું Fm ગુણ્યાં r એટલે કે kr ગુણ્યાં r એટલે કે k ગુણ્યાં સમેશન r નો વર્ગ અહીંથી હું ફરીથી લખી શકું છું k બરાબર Fm ભાગ્યા r તેથી Mt હું લખી શકું છું કે Fm ભાગ્યા r એટલે સમેશન kr નો વર્ગ એટલે કે Fm ભાગ્યા r આ k છે r નો વર્ગ છે તો આના પરથી હું Fm લખી શકું છું કે મોમેન્ટને કારણે બળ Mt ગુણ્યાં r ભાગ્યા સમેશન r નો વર્ગ એટલે કે P ગુણ્યાં e ગુણ્યાં r ભાગ્યા સમેશન r નો વર્ગ તેથી આ રીતે આ સૂત્રમાંથી ચોક્કસ બોલ્ટ પરના બળની ગણતરી કરી શકાય છે જ્યાં e એ તરંગીતા છે અને r એ બોલ્ટના cg જૂથ માટે બોલ્ટનું રેડિયલ અંતર છે તેથી મોમેન્ટને કારણે ચોક્કસ બોલ્ટ પર બળ Fm આની ગણતરી કરી શકાય છે અને Fa આપણે જાણીએ છીએ કે તે મૂળભૂત રીતે P ભાગ્યા n છે જ્યાં n એ બોલ્ટની સંખ્યા છે તેથી જો n એ બોલ્ટની સંખ્યા છે તો Fa એ P ભાગ્યા n દ્વારા શોધી શકીશું તેથી આ રીતે આપણે Fa અને Fm નું મૂલ્ય શોધી શકીએ છીએ હવે પરિણામી બળ તેથી આપણે પરિણામી બળ શોધી શકીએ છીએ જે Fa નો વર્ગ વત્તા Fm નો વર્ગ વત્તા 2 Fa Fm ગુણ્યાં cos થીટા હશે જો આ Fm છે અને જો આ Fa છે તો થીટા Fm અને Fa વચ્ચેનો કોણ છે તેથી હું R શોધી શકું છું અથવા હું ચોક્કસ બોલ્ટ પર Fr પરિણામી બળ લખી શકું છું હું Fa નો વર્ગ વત્તા Fm નો વર્ગ વત્તા 2 Fa Fm cos થીટા શોધી શકું છું હવે જો આપણે એક ઉદાહરણ જોઈએ તો આ સ્પષ્ટ થશે હવે ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કનેક્શન દ્વારા વહન કરી શકાય તેવા સલામત લોડ Fની ગણતરી કરો હું આકૃતિ બતાવીશ 20 મીમી વ્યાસવાળા 8 8 ગ્રેડના HSFG બોલ્ટનો ઉપયોગ થાય છે ધારો કે કૌંસની જાડાઈ 12 મીમી અને વપરાયેલ કોલમ ISWB 350 છે ધારો કે કોઈ સ્લિપ ની પરવાનગી નથી અને સ્લિપ ફેક્ટર μ આપવામાં આવ્યું છે જે μf એ 0 આકૃતિમાં તમામ પરિમાણો મિલીમીટરમાં આપવામાં આવ્યા છે તેથી જો આપણે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ તો તે સ્પષ્ટ થશે આ સમસ્યામાં આકૃતિ આ રીતે આપવામાં આવી છે તે ISWB 350 છે કૌંસ સાથે જોડાયેલ છે અને તેની પાસે એક બળ F છે આ F છે અને તે 180 મિલીમીટરના અંતરે સ્થિત છે હવે બોલ્ટ્સ આ રીતે મૂકવામાં આવે છે છ બોલ્ટ 60 મીમીના પિચ અંતર અને 40 મીમીના કિનારી અંતર સાથે મૂકવામાં આવે છે કહો કે આ બોલ્ટ નંબર 1 છે આ બોલ્ટ નંબર 2 છે અને આ કૌંસની જાડાઈ 12 મીમી છે અને આ ISWB 350 વિભાગ છે હવે અહીં આપણે HSFC 8 8 ગ્રેડના બોલ્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ અને બોલ્ટનો વ્યાસ 20 મીમી ગણીએ છીએ અને μf 0 5 મીમી આપવામાં આવ્યો હતો તેથી જો આપણે આ સમસ્યાને ઉકેલવા માંગતા હોઈએ તો આપણે શું કરવું જોઈએ પહેલા પ્રૂફ લોડ શોધવાનો પ્રયત્ન કરશુ કારણ કે આ એક ઉચ્ચ તાકાત ઘર્ષણ બોલ્ટ છે તેથી ઘર્ષણને કારણે આપણે લોડ વહન કરવાની ક્ષમતા શોધવાની રહેશે તેથી પ્રૂફ લોડ આપણે F0 ને Anb ગુણ્યા 0 7 fub શોધી શકીએ છીએ તેથી Anb આપણે શોધી શકીએ છીએ કે 0 78 ગુણ્યા pi ભાગ્યા 4 ગુણ્યા d નો વર્ગ d બરાબર 20 mm છે ગુણ્યા 0 7 ગુણ્યા fub બરાબર 800 છે તો આ 55 ગુણ્યા 10 નો ઘન ન્યૂટન અથવા 55 કિલોન્યુટન હશે આ એક છે તેથી આપણે પ્રૂફ લોડ શોધી શકીએ છીએ કે 55 માફ કરશો આ આવી રહ્યું છે 137 કિલોન્યુટન હવે આપણે સ્લિપ અવરોધ શોધવાનું છે તેથી બોલ્ટનો સ્લિપ અવરોધ શોધી શકાય છે કારણ કે Vdsf એ μf ne kn ગુણ્યા F0 ભાગ્યા ગામા mf બરાબર છે તેથી આ જો આપણે μf ની કિંમત મૂકીએ તો 0 5 ગણવામાં આવે છે અને જો આપણે આને 1 ધારીએ તો અને F0 ની ગણતરી આપણે 137 કિલોન્યુટન કરી છે અને શોપ બોલ્ટને ધ્યાનમાં રાખીને ગામા f 1 25 છે તેથી માફ કરશો ગામા mf 1 25 છે તેથી તે 55 કિલોન્યુટન થશે તેથી Vdsf મૂલ્ય 55 કિલોન્યૂટન બની રહ્યું છે અને બેરિંગ માં બોલ્ટની તાકાત છે કારણ કે તે બેરિંગને કારણે પણ નિષ્ફળ થઈ શકે છે તેથી આપણે Vdpb બેરિંગની તાકાત શોધવાની છે કે જે આપણે 2 5 kb dt fu ભાગ્યા ગામા mb તરીકે શોધી શકીએ હવે આપણે અચળાંક kb શોધવાનું છે જે ઓછા માં ઓછું e ભાગ્યા 3d0 હશે એટલે કે આ કિસ્સામાં આપણે e બરાબર 40 મીમી ગણીએ છીએ અને d0 બરાબર 22 હશે તેથી આ 0 606 આવે છે અને P ભાગ્યા 3d0 માઈનસ 0 25 છે P બરાબર 60 છે તેથી 60 ભાગ્યા 3 ગુણ્યા 22 માઈનસ 0 25 ગણવામાં આવે છે જે 0 66 છે અને fub ભાગ્યા fu એ 400 ભાગ્યા 410 એટલે કે 0 975 અને 1 તો આ ચારની યાદી 0 606 0 66 0 975 અને 1 છે તેથી kb મૂલ્ય આપણે 0 606 લઈ શકીએ છીએ હવે આપણે Vdpb ની કિંમત શોધી શકીએ છીએ તો Vdpb ની કિંમત જો આપણે ગણતરી કરીએ તો Vdpb માટે kb એ 0 606 d એ 20 t એ 11 4 છે આ 11 4 છે કારણ કે ISWB 350 ના ફ્લેંજની જાડાઈ 11 4 છે જે 12 થી ઓછી છે તેથી બે જાડાઈ જે કૌંસ પ્લેટ અને કૉલમ ફ્લેંજ ની ઓછી છે કૉલમ ફ્લેંજની જાડાઈ 11 4 છે અને કૌંસની જાડાઈ 12 છે તેથી આની બે સૂચિ માંથી આપણે 11 4 તરીકે લીધું છે હવે જો આપણે આ મૂલ્ય મૂકીએ તો આપણે 113 કિલોન્યુટન મેળવી શકીએ તેથી બોલ્ટની કિંમત પરથી આપણે ઓછામાં ઓછું બેરિંગ અને શીયરિંગ શોધી શકીએ છીએ શીયરિંગ 55 છે અને બેરિંગ 113 છે તેથી તે 55 કિલોન્યુટન હશે તેથી બોલ્ટ મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ હવે આપણે શોધવાનું છે કે બાહ્ય મોમેન્ટને કારણે બોલ્ટ પ્રતિક્રિયા શું આવી રહી છે તો અહીં r1 છે આપણે r1 શોધી શકીએ છીએ r1 નો અર્થ છે કે જો આપણે અહીં જોઈએ કે આ એક બોલ્ટ છે આ બીજો બોલ્ટ છે તેથી જો આપણે આ r1 ને ધ્યાનમાં લઈએ r1 આ અંતરનો વર્ગ વત્તા આ અંતરનો વર્ગ અને તે આખા નું વર્ગમૂળ હશે તો 50 નો વર્ગ વત્તા 60 નો વર્ગ આનો વર્ગમૂળનો છે તેથી આ 78 1 મિલીમીટર છે કારણ કે આ 50 છે અને આને આપણે 60 ગણીએ છીએ અને આ r2 હશે r2 50 મીમી હશે તેથી તેનો સમેશનનો વર્ગ એટલે બધા r વર્ગનો સરવાળો એટલે કે 4r1 નો વર્ગ વત્તા 4r2 નો વર્ગ હશે તેથી આપણે r ના સમેશનના વર્ગની કિંમત શોધી શકીએ માફ કરશો 4r1 નો વર્ગ વત્તા 2r2 નો વર્ગ તેથી 2 ગુણ્યા 50નો વર્ગ તેથી આ 29398 મિલીમીટર વર્ગ બની રહ્યું છે તેથી હવે દરેક બોલ્ટમાં સીધા લોડને કારણે બળ Fa બરાબર P ભાગ્યા 6 હશે અને બળ ને કારણે મોમેન્ટ Fm1 P ગુણ્યા e હશે e 180 છે આ મોમેન્ટ ભાગ્યા સમેશન r નો વર્ગ તે 29398 ગુણ્યા r છે r એટલે 78 આ Fm1 નો અર્થ છે બોલ્ટ નંબર 1 જેને આપણે આત્યંતિક છેડે ચિહ્નિત કર્યો હતો જેથી તે 0 478P આવે છે એ જ રીતે Fm2 આપણે P ગુણ્યા 180 તરીકે શોધી શકીએ છીએ તેનો અર્થ એ છે કે m ભાગ્યા સમેશન r નો વર્ગ ગુણ્યા 29398 આ કિસ્સામાં r 50 હશે તેથી આ 0 306P હશે તો અહીં આ બોલ્ટ છે તેથી આપણે આ દિશામાં એક અને આ દિશામાં બીજું પ્રદાન કરી રહ્યા છીએ આ બોલ્ટ નંબર 1 છે અને આ કિસ્સામાં બોલ્ટ 2 માટે આ Fm હશે અને આ Fa છે તેથી આપણે તેને ઉમેરવું પડશે અહીં થીટા1 10 વ્યસ્ત 60 ભાગ્યા 50 હશે તેથી તે 50 19 ડિગ્રી છે અને થીટા2 0 હશે તેથી Fr1 એટલે બોલ્ટ 1 પર પરિણામી બળ હું Fm નો વર્ગ વત્તા Fa નો વર્ગ વત્તા 2FmFa cosથીટા તરીકે શોધી શકું છું તેથી જો આપણે આ મૂલ્યો મૂકીએ તો 0 478P નો વર્ગ વત્તા P ભાગ્યા 6 નો વર્ગ વત્તા 2 ગુણ્યા Fm એ 0 478 ગુણ્યા P ભાગ્યા 6 ગુણ્યા cosથીટા અહીં cos 50 19 મળશે તેથી ગણતરી કર્યા પછી આપણે આને 0 599P તરીકે મેળવી શકીએ છીએ અહીં હું તમને જણાવી દઉં કે આપણે ધારીએ છીએ કે બધા બોલ્ટ સમાન લોડ વહેંચી રહ્યાં છે Fa ને P ભાગ્યા 6 દ્વારા મળશે કારણ કે બોલ્ટ ની સંખ્યા 6 છે તેથી તે લોડ દ્વારા વહેંચવામાં આવશે તેથી P ભાગ્યા 6 તો હવે ફરીથી Fr2 કારણ કે બોલ્ટ 1 અને બોલ્ટ 2 માં મહત્તમ કોણ હશે કે તે આપણે જાણતા નથી કારણ કે અહીં તે Fm અને Fr ઉમેરે છે પરંતુ Fm કહો 2 અને અહીં તે વેક્ટર સ્વરૂપમાં ઉમેરે છે એટલે પરિણામમાં તે Fm1 અને Fm હશે આ Fm1 અને Fm2 સમાન નથી આ વધુ છે અને આ ઓછું છે અહીં આપણે સીધું ઉમેરી શકીએ છીએ પરંતુ અહીં આપણે પરિણામ મેળવવાનું છે તેથી ગણતરી કર્યા વિના આપણે જોઈ શકીશું નહીં એટલે આપણે અનુમાન કરી શકતા નથી કે કયું વધુ હશે તેથી આપણે Fr2 પણ શોધવાનું છે તો Fr2 આપણે આ રીતે શોધી શકીએ છીએ કે P ભાગ્યા 6 નો આખો વર્ગ વત્તા 0 તેથી જો આપણે આ બે ઉમેરીશું તો 0 473P મળશે તેથી Fr નું મહત્તમ મૂલ્ય એટલે કે મહત્તમ બળ આ બે Fr1 અને Fr2 નું મહત્તમ હશે જો આપણે ગણતરી કરીએ તો આપણે જોયું કે ગણતરી પછી આ મૂલ્યો મૂળભૂત રીતે Fr1 0 599P હતું અને તે 0 473P છે તેથી આ 0 599P Fr હશે બરાબર તેથી હવે આપણે 55 કિલોન્યુટન તરીકે મેળવેલ બોલ્ટ મૂલ્ય સાથે તે સરખાવી શકીએ 599P એ 55 છે અને આપણે P એ 55 ભાગ્યા 0 599 તરીકે શોધી શકીએ છીએ અને તે 92 કિલોન્યુટન થશે એટલે કે તેનો અર્થ એ છે કે બોલ્ટની આ ગોઠવણી પરના લોડનો સામનો કરવા માટે આપણે P ની મહત્તમ કિંમત 92 કિલોન્યુટન તરીકે લાગુ કરી શકીએ છીએ 92 કિલોન્યુટન 170 મીમી ના અંતરે મને લાગે છે કે 180 મીમી ના અંતરે આપણે લાગુ કરી શકીએ છીએ તેથી આ રીતે જો આપણે બોલ્ટનું વિતરણ અને લોડિંગ વિતરણ જાણીએ તો કાં તો આપણે શીયરિંગ અને બેરિંગને કારણે બોલ્ટની મહત્તમ ક્ષમતાને ધ્યાનમાં રાખીને લોડ શોધી શકીએ છીએ અથવા આપણે ચોક્કસ લોડ લાગુ કરી શકીએ છીએ અને આપણે ચકાસી શકીએ છીએ કે હાલના બોલ્ટને કઈ રીતે વિતરિત કરવામાં આવે છે તે સલામત છે કે નહીં તેનો અર્થ એ છે કે જો આપણે ચોક્કસ લોડ આપીએ તો આ બોલ્ટ પર શું લોડ આવી રહ્યો છે અથવા ક્રિટિકલ બોલ્ટમાં કેટલો લોડ આવી રહ્યો છે તે તપાસી શકીએ છીએ જો તે બોલ્ટની મજબૂતાઈ કરતાં વધુ હોય તો તે અસુરક્ષિત છે અન્યથા બોલ્ટ સુરક્ષિત છે તો આ રીતે અથવા અન્ય રીતે આપણે જે રીતે કરી શકીએ તેમાંથી કાં તો આપણે નિર્ણાયક લોડને શોધી શકીએ છીએ અથવા આપણે શોધી શકીએ છીએ કે વિભાગમાં ઉલ્લેખિત બોલ્ટ કનેક્શન જૂથ સલામત છે કે નહીં તેથી આ રીતે ગણતરી કરી શકાય છે જ્યારે તરંગી કનેક્શન એ અર્થમાં કે કનેક્શનના પ્લેનમાં લોડ પડેલો છે જો તે હોય તો તે પર્યાપ્ત વિભાગ છે કે નહીં હું શોધી શકું છું કે વિભાગ એટલે બોલ્ટ જૂથ જે પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે તે પર્યાપ્ત છે કે નહીં તમારો ખૂબ ખૂબ આભાર